પ્રિય સહભાગીઓ બીજા અઠવાડીયાના ત્રીજા મોડ્યુલમાં સ્વાગત છે આ મોડ્યુલમાં આપણે ચર્ચા કરીશું કે કાઈનેસીક્સએ અશાબ્દિક વાતચીતના પાસાંઓનો એક ભાગ છે આપણે જોઇશું કે કાઈનેક્સિસના વિવિઘ પ્રકારો ક્યાં છે અને કયા સંદર્ભમાં તેનું અર્થઘટન કરવામાં આવે છે વ્યુત્પત્તિત્મક રૂપે કાઈનેસીક્સ શબ્દ ગ્રીક શબ્દ કાઈન્સ પરથી ઉતરી આવ્યો છે જે હલનચલન સૂચવે છે પ્રાધ્યાપક રે બર્ડવિસ્ટેલએ 1952માં તેમના પુસ્તક ઇન્ટ્રોડક્શન ટુ કાઈનેસીક્સ એન એનોટેશન સિસ્ટમ ફોર એનાલિસિસ ઓફ બોડી મોશન એન્ડ જેસચરમા Introduction to Kinesics An Annotation System for Analysis of Body Motion and Gesture પ્રથમ વખત તેનો ઉલ્લેખ કર્યો હતો આ પુસ્તક એ ઔપચારિક સંશોધન અને શરીર ગતિ વાતચીતને અંકિત કર્યું છે અને તેને ઔપચારિક સંશોધન ક્ષેત્ર તરીકે સ્થાપિત કર્યું છે તેમણે સૂચવ્યું હતું કે આ શબ્દમાં શરીરની ગતિવિધિઓ અને મુદ્રાઓ શામેલ હોવા જોઈએ અને એમ પણ સૂચવ્યું હતું કે અશાબદિક કોડ્સ નું માળખું છે તે ભાષાકિય કોડ્સ જેવું જ હોય છે બર્ડ વિસ્ટેલ એ કાઈનેસીક્સ ને કેવી રીતે માણસ શરીરના હલનચલન અને હાવભાવ દ્વારા વાતચીત કરે છે તેના પદ્ધતિસર અભ્યાસ તરીકે અને અશાબ્દિક આંતરવ્યક્તિત્વ વાતચીતના દૃષ્યમાન સમજના પાસાંઓનો પદ્ધતિસર અભ્યાસ તરીકે પણ વ્યાખ્યાયિત કર્યું છે આ વ્યાખ્યા અશાબ્દિક વાતચીતના મોટાભાગના ક્ષેત્રોને આવરી લે છે પ્રખ્યાત વ્યાખ્યાનમાં કાઈનેસીક્સને બોડી લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે જે શબ્દ મૂળ શબ્દ કરતાં વધુ લોકપ્રિય છે જેમ આપણે અગાઉ ટિપ્પણી કરી છે બોડી લેંગ્વેજ શરૂઆતમાં એક પુસ્તકનું શીર્ષક હતું જે જુલિયસ ફાસ્ટ દ્વારા 1970માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને તે તરત જ લોકપ્રિય બની જાય છે આ શબ્દને પહેલી વાર 1885 ની મેરિયમ વેબસ્ટર ડીક્ષનરી આવૃત્તિમાં શામેલ કરવામાં આવ્યો હતો જો કે પ્રોફેસર રે બર્ડવિસ્ટેલના સંશોધન પછી જ આ શબ્દનો ઉપયોગ લોકપ્રિય બન્યો કેટલાક વિવેચકો કાઈનેસીક્સને અભ્યાસના ક્ષેત્ર તરીકે નહીં પરંતુ પ્રોફેસર બર્ડવિસ્ટેલ દ્વારા સ્થાપિત થયેલ અશાબ્દિક વાતચીતના ચોક્કસ અભિગમ તરીકે વ્યાખ્યાયિત કરવાનું પસંદ કરે છે વિવિઘ સંશોધનકરોએ કાઇનેસિક્સ સાથે જોડાયેલા ક્ષેત્રો જે વિવિધ રીતે તેના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તેને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો હતો આપણે ડંકન તેમ જ હાર્પર અને અન્ય લોકો અને નેપ્પનો સંદર્ભ લઈ શકીએ છીએ જેમણે હાવભાવ અને શરીરની અન્ય હિલચાલ ચહેરાના હાવભાવ આંખની ગતિ અને મુદ્રાઓને કાઈનેસીક્સ વર્તણૂકના રૂપમાં ગણાવી હતી તેઓએ આ કાર્યક્ષેત્ર માંથી પેરા લેંગ્વેજ પ્રોક્સિમીક્સ અને સ્પર્શેન્દ્રિયના સંપર્કને બાકાત રાખ્યા છે રેફલ અને એન્ગલ એ પ્રોક્સિમિક્સને શામેલ કર્યુ હતુ જો કે મોટાભાગના સંશોધકો સંમત થયા છે કે કાઈનેસીક્સના અધ્યયનમાં ચહેરાના હાવભાવ આંખો માથું હાથ અને પગ નુ હલનચલન શામેલ છે બીજા શબ્દોમાં કહીએ તો તે હાવભાવ મુદ્રાઓ ચહેરાના હાવભાવનો અભ્યાસ કરે છે અને તેના અનુકરણ અને સૂચનોને સમજવા માટે હ્યુમન ગેટ તરફ પણ જુએ છે જ્યારે આપણે આપણા અવાજ અને મુખની મદદથી કોઈ શબ્દના અવાજોને વ્યક્ત કરીએ છીએ ત્યારે શરીર પણ તેની સાથે મુદ્રા હાવભાવ અને ગતિ અને સમાન રીતે મહત્વના શબ્દના અર્થઘટન સાથે અભિવ્યક્ત કરવાનું શરૂ કરે છે અને તે આમ બંધારણ અનુસાર કરે છે જે મૌખિક બંધારણ ની સમાન છે જો કે બર્ડવિસ્ટેલે આપણને પ્રશ્ન કર્યો છે કે કોઈ પણ અવસ્થા ન હોય અથવા અભિવ્યક્તિ અથવા કોઈ શારીરિક ચળવળ ન હોય તો શું તે એક પોતાનો જ અર્થ ધરાવે છે તે આપણને આપણી કાઈનેસીક્સની એકલતાની સમજણ તરફ ચેતવે છે એકલતા શબ્દ તરીકે તેમાં બહુવિધ અર્થઘટન અને શબ્દો હોઈ શકે છે તે જ રીતે આપણે જાણી શકીએ છીએ કે કાઈનેસીક્સનુ અર્થઘટન સંદર્ભ પર આધારિત હોય છે તે જ રીતે કોઈ શબ્દના અર્થઘટનની સંપૂર્ણ સમજ વાક્ય અને સંદર્ભ પર આધારિત છે શરીરનુ હલનચલન કાઈનેસીક્સ હલનચલનનું અર્થઘટન સંદર્ભેના આધારે થાય છે જે આર્દશ રીતે રચનામાં હોય છે અને તે મૌખિક સંદેશ સાથે સુસંગત હોય છે શાબ્દિક સંદેશના અર્થને કયારેય પણ તેના સંદર્ભ વગર માન્ય રાખવામાં આવતો નથી અને સંદર્ભ વગર કોઈ સંદેશનો અર્થ આપી શકતો નથી તેમ છતાં આપણે આગળ ઘણાં કાઈનેસીક્સ અભિવ્યક્તિઓ જોઈશું જે મૌખિક ઉત્તેજનાથી સ્વતંત્ર રીતે વાપરી શકાય છે કાઈનેસીક્સએ અશાબ્દિક સંકેત માટે સૌથી વધારે પ્રભાવશાળી અને પ્રભુત્વ વાળું છે તે પ્રભાવી છે વધુ લક્ષણોને કારણે જે સંદેશની દિશા સ્થિતિ ઉપલબ્ધ કરાવે છે તેના કાઈનેસીક્સના ક્ષેત્ર સાથે સંકળાયેલા અર્થઘટનની સમૃધ્ધતાને સમજવા માટે આપણે કેટલાક ચોક્ક્સ અંદાજ અને નિરીક્ષણ જોઈ શકીએ છીએ એવું કહેવાય છે કે મનુષ્ય દ્વારા 70 મિલિયનથી વધુ વિવિધ ભૌતિક વિજ્ઞાન ઉત્પન્ન કરી શકાય છે જ્યારે પ્રોફેસર રે બર્ડવિસ્ટેલ અને આલ્બર્ટ મેહરાબિયન અશાબ્દીક વાતચીતના પાસાઓનો કોડિફાઇડ અભ્યાસ શરૂ કર્યો હતો ત્યારે તેઓએ વિવિધ શારીરિક અભિવ્યક્તિઓ ચહેરાના હાવભાવ આંખના સંદર્ભો કાઈનેસીક્સ વર્તણૂક વલણોના વિડિયો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ તેને અટકાવવું પડ્યું કારણ કે માનવ ચહેરો અને માનવ શરીર અસંખ્ય અભિવ્યક્તિઓ માટે આપવામાં સક્ષમ છે અમુક મૂળભૂત લાગણીઓ અને અમુક સાર્વત્રિક હાવભાવની મૂળ ઓળખ ઉપરાંત વાતચીતના અશાબ્દિક પાસાઓ પર વધુ ભાર આપી શકાતા નથી મનોવૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ચહેરા પર 30 અથવા તેથી વધુ સ્નાયુઓ છે જે લગભગ 20000 જેટલા વિવિધ અભિવ્યક્તિઓ પ્રદર્શિત કરવામાં સક્ષમ છે હેવીઝ એ આ સંશોધનમાં જણાવ્યું છે કે 1000 માનવ મુદ્રાઓનું અધ્યયન શક્ય છે અને મને ખાતરી છે કે આ સંખ્યા વધશે બર્ડવિસ્ટેલ એ 250000 જેટલી અભિવ્યક્તિઓ શક્ય છે તેવો દાવો કર્યો હતો ક્રાઉટ એ વર્ગખંડના વર્તનમાં લગભગ 8000 વિશિષ્ટ હાવભાવ અને નિર્ણાયક પરિસ્થિતિમાં 5000 હાથનાં હાવભાવોનુ અવલોકન કર્યુ હતુ આ અંદાજો અશાબ્દિક સંકેત મોકલવા માટે લગભગ અમર્યાદિત કાઈનેસીક્સ માધ્યમોને દર્શાવે છે જો વ્યક્તિમાં અસંખ્ય કાઈનેસીક્સ સંકેત મોકલવાની ક્ષમતા હોય તો તે અસંખ્ય કાઈનેસીક્સ સંકેત ઓળખવાની આપણી ક્ષમતા પણ સંભવિત છે આપણી સંવેદનાત્મક સમજમા વિઝનનો આશરે 80 ટકા હિસ્સો છે બાકીના 20 ટકા સાંભળવુ સ્પર્શ ચાખવા અને સુગંધ વગેરેની સંયુક્ત રીતે આવે છે એવું કહેવામાં આવે છે કે એક તાલીમ લીધેલ પાયલોટ હેતુપૂર્વક વિમાનના લાઈટના ચમકરાને સેકંડના 1200 ભાગ જેટલા ટૂંકમાં ઓળખી શકે છે ક્ષણીક ચહેરાની અભિવ્યક્તિઓ અને શરીરની ગતિવિધિઓ જેનો આપણે સૂક્ષ્મ અભિવ્યક્તિમાં સમાવેશ કરીએ છીએ જે કિલ્લા પરથી જોનારા વ્યક્તિ દ્વારા ખૂબ સારી રીતે નોંધ લઈ શકાતી નથી છતાં તે ઘણા માણસો દ્વારા સમજી શકાય છે આપણું શરીર ઉપયોગી માહિતી રજૂ કરે છે જ્યારે પણ તે અલગ હોય કે એકાંતમાં હોય તો પણ તે કોઈપણ વ્યક્તિ સામે આપણી આંતરિક માનસિક સ્થિતિઓ અથવા લાગણીઓ પ્રગટ કરી શકે છે પરિણામે આપણે જાણી શકીએ છીએ કે લોકો અશાબ્દિક સંદેશાનો અર્થ સમજવા માટે કોઈપણ અન્ય સંકેત કરતાં કાઈનેસીક્સ સંકેતો પર વધુ આધાર રાખે છે આપણે સમજીએ છીએ કે કાઈનેસીક્સ અમર્યાદિત સંખ્યાબંધ મૌખિક સંકેતો મોકલી શકે છે ખાસ કરીને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આપણે બધા કોઈ પણ એક પરિસ્થિતિમાં એક વર્તન કરતાં વધુ પ્રદર્શિત કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે કોઈ મિત્રની પ્રશંસા કરવી હોય તેને હમણાં જ કંઈક કર્યું હોય તો આપણે આપણા શારીરિક હાવભાવની મદદથી શું કરીએ છીએ કાં તો આપણે હકારમાં માથું ધુણાવી શકીએ આપણે થોડું સ્મિત આપી શકીએ આપણે આ સ્મિત સાથે માથું હલાવી ને બંનેનો સમાવેશ કરીને તેને વ્યક્ત કરી શકીએ છીએ આપણે વધુ ઉત્સાહી રહેવાનું પસંદ કરી શકીએ છીએ અને કોઈક પ્રકારનાં હાથનાં સંકેતો પણ પસાર કરીશું આપણે ખરેખર શું કહેવા માંગીએ છીએ તે આપણા મિત્રો દ્વારા તરત જ સમજી શકાય છે આ બધા અલગ અને વિવિધ સંકેતોમાં પ્રશંસાની ભાવના સામાન્ય છે પ્રશંસાનું સ્તર અને તે જ સમયે વિવિધ ફેરફારો પણ તરત જ પ્રાપ્તકર્તા દ્વારા સમજી શકાય છે તેથી મનુષ્યમાં કાઈનેસીક્સ સંકેતો તાત્કાલિક મોકલવાની તેમજ પ્રાપ્ત કરવાની વધારે ક્ષમતા છે સંકેતો જે 125 માઇક્રોસેકન્ડ્સમાં મોકલાય છે ક્ષણિક ચહેરાના હાવભાવ અને શરીરની ગતિવિધિઓ પણ આપણા મગજ દ્વારા નોંધાય શકે છે પરંતુ આપણે કાઈનેસીક્સ સંદેશાઓને પ્રસારિત અને સમજવાની આ ક્ષમતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ આપણા કાઈનેસીક્સ વર્તન અને સમજના ઘણા ઘટકો પર્યાવરણ અને સામાજિક અનુભવો દ્વારા શીખીએ છીએ અહીં જુડી બર્ગુંન અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા સંશોધન ટાંકું છું જેનું શીર્ષક ધ વિઝ્યુઅલ એન્ડ ઓડિટરી કોડ્સ કાઈનેક્સિસ એન્ડ વોકલિકસ છે જે 2016 માં પ્રકાશિત થઈ હતી તેઓ એ સૂચવ્યું હતું કે કાઈનેસીક્સ અભિવ્યક્તિઓ એક સાથે ત્રણ રીતે સંપાદિત કરી શકાય છે પ્રથમ તેઓ જન્મજાત ન્યુરોલોજીકલ પ્રક્રિયાઓમાંથી પ્રાપ્ત થાય છે જે આનુવંશિક રૂપે પસાર થાય છે અને જે ઉત્ક્રાંતિ દ્વારા વિકસિત થાય છે બીજા તેઓએ અનુભવો માંથી તારવેલ છે જે પર્યાવરણ સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયા માં બધા મનુષ્યો માટે સામાન્ય છે અને ત્રીજે સ્થાને સંસ્કૃતિ દ્વારા ચોક્કસ કાર્યો અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ હોય છે જે સંસ્કૃતિઓ સહ સંસ્કૃતિઓ અને વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે અને તેથી આપણે જાણી શકીએ છીએ કે કાઈનેસીક્સ વર્તણૂકના કેટલાક પાસાઓ છે જે સાર્વત્રિક રૂપે સમજી શકાય છે પરંતુ તે જ સમયે ઘણા એવા છે જેમાં સાંસ્કૃતિક અને સામાજિક તફાવતને કારણે અમુક વિવિધતા રજૂ કરવામાં આવી છે ચાલો કાઈનેસીક્સના પ્રકારો જોઈએ પ્રોફેસર રે બર્ડવિસ્ટેલએ સૂચવ્યું હતું કે કાઈનેસીક્સ ના ત્રણ પ્રકાર છે અને તેમણે તેમના સંશોધન કાર્યમાં પ્રતીકો ચિત્રકારો અને પ્રભાવો emblems illustrators and affect displays ને દર્શાવેલ છે જો કે પ્રાધ્યાપક પૌલ એકમેન અને તેના સાથીદાર વેલેસ ફ્રીઝેનએ પ્રાધ્યાપક બર્ડવિસ્ટેલના કાર્ય ના આધારે કાઈનેસીક્સ પાંચ પ્રકાર અથવા પાંચ વિભાગમાં વર્ગીકૃત કર્યુ છે તે પ્રતીકો ચિત્રકારો લાગણીશીલ પ્રદર્શનો નિયમનકારો અને એડેપ્ટર emblems illustrators affective displays regulators Adaptors છે મારા બોડી લેંગ્વેજના પ્રારંભિક પરિચયમાં મેં ત્રણ પાસા અથવા ત્રણ પ્રકારનાં કાઈનેસીક્સનો ઉલ્લેખ કર્યો હતો કારણ કે આ મૂળ ત્રણ પ્રકાર છે હવે વધુ વિસ્તૃત સમજણ માટે મેં પ્રાધ્યાપક પોલ એકમેન અને વેલેસ ફ્રીઝિનના તારણોને વધુ વિસ્તૃત સમજૂતી માટે સામેલ કર્યા છે જે સાંસ્કૃતિક અર્થઘટન માટે મુક્ત છે તે કાઈનેસીક્સના ચોક્કસ અર્થ આપે છે જ્યારે આપણી સંસ્કૃતિઓમાં વાતચીત કરવામાં આવે છે અને તેમાંના મોટાભાગના લોકો થોડીક જાગૃતિ ધરાવતા હોય ત્યારે આપણી ગતિવિધિઓનું વર્ણન ખોટી રીતે કરી શકાય છે અને તેથી આપણને લાગે છે કે આપણી કાઈનેસીક્સ અભિવ્યક્તિઓ આપણી ભાવનાઓ અને લાગણીઓ વિશેનું સત્ય રજૂ કરે છે ચાલો આપણે કાઈનેસીક્સ વર્તણૂકના પ્રકાર જોઈએજે ચિન્હો છે ચિન્હો એ ભાષાના સ્વતંત્ર હાવભાવ છે રો અને લેવિન દ્વારા તેમને સ્વાયત હાવભાવ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે તે હાથ પગ હાથના શરીરના અન્ય ભાગોની હિલચાલ છે જેનો ચોક્કસ અને કોડિફાઇડ અર્થ હોય છે અને તે અન્ય કાઈનેસીક્સ વર્તણૂકોની જેમ ભાષા પર આધારિત નથી તેથી ચિન્હો અશાબ્દિક સંકેતો છે જે મૌખિક ને સમકક્ષ છે તેઓ સરળતાથી ઓળખાય છે કારણ કે તેઓ વારંવાર ચોક્કસ સંદર્ભ માં વપરાય છે અને તેથી જે વ્યક્તિ આ ચિન્હો જોવે ત્યારે તરત જ તેનો અર્થ સમજી શકે છે માનવ સંસ્કૃતિએ ચિન્હો અને પ્રતીકોની શોધ કરી છે આ ચિન્હોનું જ્ઞાન એ જન્મથી પ્રાપ્ત નથી થતું પરંતુ લોકો સાથે વાતચીત દરમિયાન આપણી સંસ્કૃતિ ના ઉપયોગ થી તેનું અવલોકન કરીને પ્રાપ્ત થાય છે અને કાઈનેસીક વર્તણૂકના અન્ય પાસાઓની જેમ નહિ પરંતુ આપણે ચિન્હોના અર્થની સભાનતા અને સંપૂર્ણ જાગૃતિ સાથે સંકેતો ઉપયોગ કરીએ છીએ ચિન્હોનો અર્થ કોડિફાઇડ અને ખૂબ વિશિષ્ટ હોય છે જે શાબ્દિક શબ્દોમાં પણ અનુવાદિત થઈ શકે છે તેના બે રીતે અર્થ બની શકે છે પ્રથમ તે કોડીફાઇડ અર્થ હોઈ શકે છે જેનો સારી રીતે લેખિત અને સારી રીતે દસ્તાવેજી કૃત અર્થ મળ્યો છે ઉદાહરણ તરીકે તરવૈયાઓના સંકેત અથવા એવા સંકેતો કે જે ટ્રાફિક સિગ્નલ પોલીસ દ્વારા બનાવવામાં આવે છે આપણે બહેરાઓ અને મૂંગોની કોડિફાઇડ ભાષાઓનું અસ્તિત્વ જોઈ શકીએ છીએ તેઓ ભિન્ન હોઈ શકે છે પરંતુ તેમની પાસે કોડિફાઇડ અર્થઘટન છે તેમ છતાં આપણને લાગે છે કે બહેરા અને મૂંગાની અભિવ્યક્તિ અન્ય લોકો પણ સમજી શકે છે જેઓ વિશિષ્ટ રીતે સક્ષમ લોકો માટે આ વિશિષ્ટ ભાષાઓ સમજી શકતા નથી બીજી રીતમાં ચિન્હોનો અર્થ સાંસ્કૃતિક રીતે શીખેલા અર્થ અને વર્તણૂકીય સંગઠનો દ્વારા બનાવામાં આવે છે આ શબ્દના કોઈપણ કાયદાકીય રીતે કોડીફાઇડ અર્થ ન થઈ શકે પરંતુ અમુક સંસ્કૃતિઓમાં જે દરેક વ્યક્તિ દ્વારા સમજાય તેવા નિશ્ચિત અર્થ છે ઘણા ચિન્હો હાથ દ્વારા ઉત્પન્ન થાય છે તે ચહેરા દ્વારા પણ ઉત્પન્ન થઈ શકે છે ઉદાહરણ તરીકે જડબાને છોડી દેવું અને મુખ ને પકડવું જેનો ઉપયોગ આશ્ચર્ય દર્શાવવા અથવા ખભાને ખેંચીને લાચારી અથવા વાત કરવા માટે તમારી અનિચ્છા દર્શાવવા માટે થાય છે તેઓ સ્થિર પણ હોઈ શકે છે અથવા તે હલનચલન દરમિયાન પણ થઈ શકે છે ચિન્હોના કેટલાક ઉદાહરણો છે આ ચિન્હો જે મેં આ સ્લાઇડમાં આપ્યા છે તે સાંસ્કૃતિક રીતે કોટેડ છે V આકારનું નિશાન જે યુરોપિયન સંસ્કૃતિમાં વિન્સ્ટન ચર્ચિલ દ્વારા લોકપ્રિય બન્યું છે તે વિજય દર્શાવતી નિશાની માટે જાણીતું છે આ નિશાનીમાં આપણે જોયું છે કે હાથની હથેળી આગળની તરફ જે મધ્યમાં અને ચાર આંગળીઓ સાથે ઊભી છે આ વિજય ચિન્હની તુલનામાં જે વિન્સ્ટન ચર્ચિલ દ્વારા લોકપ્રિય છે ત્યાં એક ઉંધા 'V' નું ચિન્હ પણ છે જે કાં તો બે સંખ્યા રજૂ કરે છે અથવા તે અપમાનના સંકેત તરીકે પણ સમજી શકાય છે એ જ રીતે મુઠ્ઠીની નિશાની જે ઘણીવાર સંસ્કૃતિઓમાં વપરાય છે તે એકતા અથવા અવરોધની અભિવ્યક્તિ છે 20મી સદીની શરૂઆતમાં તે વિવિધ ક્રાંતીઓ દરમિયાન પ્રખ્યાત થયું હતું તે ચિની ક્રાંતિ હોય અથવા રશિયન ક્રાંતિ હોય 1990માં નેલ્સન મંડેલા જેલ માંથી બહાર આવ્યા ત્યારે આ ચિહ્ન સાથે બહાર આવ્યા હતા માં જાતીય અધિકારોના દિવસોમાં બ્લેક પાવર સલામી તરીકે પણ જાણીતું હતું ચિન્હોના અર્થ પણ સંસ્કૃતિ દ્વારા બનાવામાં આવે છે આપણને લાગે છે કે જે રીતે અર્થઘટન થઈ શકે છે તેમાં કેટલીક ભિન્નતા છે ચાલો આમાંના કેટલાક ચિન્હો જોઈએ જેના જુદા જુદા અર્થઘટન હોઈ શકે ચાલો તેવા ચિન્હો જોઈએ બધું બરાબર છે તેવું સૂચન કરે તે ચિહ્ન હોય શકે છે તે શૂન્ય છે તેવું પણ દર્શાવે છે તે કેટલીક સંસ્કૃતિઓમાં નાણાં સૂચવી શકે છે અને તે અમુક સમાજમાં દ્રશ્ય હાવભાવ તરીકે પણ ગણી શકાય છે આપણે પહેલા જ V પ્રતીકને સમજ્યો છે આ પ્રતીકના બે જુદા જુદા પાસાંઓ છે થમ્બ્સ અપ પણ મંજૂરીની ભાવના સાથે સંબંધિત છે સામાન્ય રીતે ટેક્સી રોકવા માટેનો સંકેત થઇ શકે છે અને તે હજી પણ મધ્ય પૂર્વમાં એક દૃશ્ય હાવભાવ તરીકે લઈ શકાય છે અહીંયા પ્રદર્શિત થયેલ છેલ્લું ચિન્હ માટે પણ જુદા જુદા અર્થઘટન હોઈ શકે છે પરંતુ આ અર્થઘટન જુદા હોવા છતાં પણ આપણે જાણી શકીએ છીએ કે દરેક સંસ્કૃતિમાં તેના અર્થની વિસ્તૃત સમજ છે કાઈનેક્સિક્સનુ બીજું પાસું ઈલ્યુસ્ટ્રેટર્સ છે ઈલ્યુસ્ટ્રેટર્સ મેટા કોમ્યુનિકેટીવ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેઓ સંદેશાઓ વિશેના સંદેશા હોય છે તેથી વાતચીત કરવા સમયે હાથ અને ભુજાની હલનચલન થશે જે અમુક ઉચ્ચારણ અથવા પ્રશંસા થતી હશે તો તે મુજબ થશે ઉદાહરણ તરીકે મારા ભાષણ દરમિયાન મારી મુઠ્ઠી પોડિયમ પર હોઈ શકે છે કારણ કે તે કોઈ મુદ્દાને ભાર પૂર્વક દર્શાવી શકે છે તે મુદ્દા નકારાત્મક હોઈ શકે છે અથવા હું માથું હલાવીને હકાર માં જવાબ આપી શકું છું અને મારી સંમતિના આ વિચારને બળપૂર્વક પસાર કરવા માટે હા હા હા કહી શકું છું અથવા હું આ વિચારને દર્શાવવા માટે ના ના ના ના ના કહી શકું છું કે મારે ખરેખર અહીં નકારાત્મક ભાવ દર્શાવવો છે તેથી આ માથા અને હાથના સંકેત સાથે સંકળાયેલા મારા શબ્દોમાં મંજુરી દર્શાવે છે તેથી અશાબ્દિક વાતચીત આપણને શાબ્દિક સંદેશાઓનું અર્થઘટન કેવી રીતે કરવું તે શીખવે છે અને તે વિવિધ સંસ્કૃતિઓ માં પ્રમાણમાં અલગ હોય છે તેથી ચિન્હો તેમજ ઈલ્યુસ્ટ્રેટર્સ ઔપચારિક રીતે સમાજીકરણ દ્વારા શીખીએ છીએ ચિન્હો ના જુદા જુદા પાસાઓને ધ્યાને લઈએ છીએ ઉદાહરણ તરીકે તરવૈયાના સંકેત પર્યટન ના નિર્દેશકના સંકેતો વગેરે આપણે જાણી શકીએ છીએ કે બાકીના ઈલ્યુસ્ટ્રેટર્સમાં રહેલા ચિન્હો એ સામાજીકરણ દ્વારા જ શીખી શકાય છે ચિન્હો એ મુખ્યત્વે હાથના હાવભાવ દર્શાવે છે જે સીધું શાબ્દિક ભાષાંતર છે અને તે શાબ્દિક વાતચીતને પુનરાવર્તન કરવા અથવા તેના બદલામાં ઉપયોગ થઈ શકે છે ઈલ્યુસ્ટ્રેટર્સની સરખામણીમાં તે હાથ ભુજા અથવા માથાના સંકેતો ભાષણ અને પ્રશંસા કરવામાં ઉપયોગ થાય છે તેને શબ્દ વગર વાપરી શકાતા નથી અને આ ચિન્હો અને ઈલ્યુસ્ટ્રેટર વચ્ચેનો મહત્વનો તફાવત છે તેથી ઈલ્યુસ્ટ્રેટર્સ દ્રશ્ય છબીઓ બનાવે છે અને તે શાબ્દિક સંદેશ અર્થ વ્યક્ત કરવા માં મદદ કરે છે તે અર્ધજાગ્રત હિલચાલ છે જે એમ્બલેમેટિક કાઈનેસિક્સ કરતા વધુ નિયમિતપણે થાય છે ઉદાહરણ તરીકે કોઈ વસ્તુના મોટા કદને સૂચવવા માટે આપણા હાથને અલગ રાખીને સુચવીએ છીએ ચિન્હોની તુલનામાં જે હંમેશાં જાગૃત રીતે ઉપયોગમાં લેવાય છે જ્યારે ઈલ્યુસ્ટ્રેટર્સ અચેતન છે અને તેથી જ આપણે જાણી શકીએ છીએ કે ઈલ્યુસ્ટ્રેટર્સનો ઉપયોગ આપણને જણાવે છે કે કોઈ વ્યક્તિ બહિર્મુખી છે કે અંતર્મુખી છે અને બહિર્મુખ વ્યક્તિ વધુ ઈલ્યુસ્ટ્રેટર્સનો ઉપયોગ કરે છે અને પછી અંતર્મુખી વ્યક્તિ ઓછા ઈલ્યુસ્ટ્રેટર્સ નો ઉપયોગ કરે છે તેમાં સાંસ્કૃતિક તફાવતો પણ જોવા મળે છે પરંતુ વ્યક્તિત્વમાં રહેલા આ તફાવતો પણ ઈલ્યુસ્ટ્રેટર્સ ઉપયોગના આધારે સમજી શકાય છે ઇલસ્ટ્રેટરમાં વર્તણૂંકનો સમાવેશ કોઈ વસ્તુની રૂપરેખા દર્શાવવા અથવા ગતિ દર્શાવવા માટે થાય છે તેથી તે વિઝ્યુઅલ એઈડ જેવું છે ઈલ્યુસ્ટ્રેટરના ઉપયોગમાં પણ કેટલીક સાંસ્કૃતિક ભિન્નતા છે ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે મોટાભાગના લેટિન અમેરિકન દેશોમાં તેમના એંગ્લો સેક્સન સમકક્ષની તુલનામાં વધુ ઈલ્યુસ્ટ્રેટરનો ઉપયોગ કરે છે ઈલ્યુસ્ટ્રેટરની ગેરહાજરી લેટિન અમેરિકન દેશોમાં રુચિનો ચોક્કસ અભાવ સૂચવે છે તેનાથી વિપરીત આપણે જોયું છે કે કેટલીક એશિયન સંસ્કૃતિઓમાં ઈલ્યુસ્ટ્રેટર્સના વ્યાપક ઉપયોગને ઘણીવાર બુદ્ધિના અભાવ તરીકે સમજવામાં આવે છે કાઈનેસીક્સનો ત્રીજો પ્રકાર ઈફેક્ટીવ ડિસ્પ્લે છે સામાન્ય રીતે ચહેરાના હાવભાવ છે જે ચોક્કસ લાગણી દર્શાવે છે તેઓ કેટલીકવાર વાસ્તવિક લાગણીઓ પણ પ્રદર્શિત કરી શકે છે પરંતુ ઘણીવાર બનાવટી ભાવનાત્મક સ્થિતિઓ હોય છે જેમાં નમ્રતાથી ખોટું બોલવા આવતું હોય છે કેટલીકવાર આપણે કામ કરતા કાર્યાલયમાં નમ્ર સમાજીકરણનો ઉપયોગ કરવો પડે છે ઉદાહરણ તરીકે આપણે મીટિંગ મા ખૂબ જ જૂના સાથીદારને મળીએ છીએ અને આપણે તે વ્યક્તિ સાથે ખૂબ જ સ્નેહાળ સંબંધો નથી પરંતુ આપણે તેને કહેવું પડશે "ઓહ તમને મળીને મને ખૂબ આનંદ થયો" પરંતુ આપણે તેને કેવી રીતે કહેશું શું આપણે કહી શકીએ કે ઓહ આજે તમને અહીં જોઈને મને કેટલો આનંદ થાય છે અથવા હું તમને અહીં જોઈને કેટલો આનંદ અનુભવું છું તેથી અહીં સુનિશ્ચિત કરવા માટે અને વધુ ઉત્સાહી વ્યક્તિ તરીકે તમારી ખુશીની ભાવના અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આપણે અસરકારક પ્રદર્શન નો ઉપયોગ કરવો પડશે તેથી આ નમ્ર સમાજીકરણ જેવુ છે તેથી આપણે આપણા ચહેરાની વિશેષતાઓની મદદથી કોઈ ચોક્કસ ભાવનાત્મક સ્થિતિને બનાવટી બનાવીએ છીએ હવે સાવધાન નો એક શબ્દ અહીં આપી શકાય છે જ્યાં સુધી આપણે ખૂબ કુશળ કલાકારો ન હોઈએ ત્યાં સુધી આપણે કદાચ બે મિનિટથી વધુ સમય સુધી આ અભિવ્યક્તિને કરી શકતા નથી અને બીજી વ્યક્તિ સરળતાથી આપણી પાછળનું સત્ય જાણી શકે છે અને તેથી અસરકારક પ્રદર્શનો આપણને કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ઘર્ષણ ટાળવા માટે મદદ કરે છે અને આમાં તેની નોંધપાત્ર ભૂમિકા છે તેથી તે શરીરની ગતિવિધિઓ છે જે આપણને વ્યક્તિ દ્વારા અનુભવાતી ભાવનાત્મક સ્થિતિ વિશે જણાવે છે પરંતુ ઘણીવાર બનાવટી હોય છે અને મુખ્યત્વે તેઓનાં ચહેરાની ગોઠવણીઓ અસરકારક સ્થિતિ દર્શાવે છે તેથી ચહેરાના હાવભાવ એ કાઈનેસીક્સ વર્તન છે જેનો સામાન્ય રીતે ખૂબજ વિશિષ્ટ અર્થ હોય છે ઉદાહરણ તરીકે સાચું સ્મિત પ્રશન્નતા સૂચવે છે તેથી ચેહરાના હાવભાવ એ સ્વતંત્ર વાણીના હાવભાવ છે પરંતુ અસરકારક પ્રદર્શનો હંમેશા શબ્દો સાથે જોડાતા ઈલ્યુસ્ટ્રેટરની જેમ ઉપયોગમાં લેવાય છે અસરકારક પ્રદર્શનનો અભાવ લાગણીઓના અભાવનું સૂચન કરતા નથી તેમ છતાં સાંસ્કૃતિક વિચારણા આપણે જેને સામાજીક સ્વીકાર્ય વર્તણૂક માનીયે છીએ તેને સમજવામાં પણ મદદ કરે છે ઉદાહરણ તરીકે ઇટાલિયન સમકક્ષ જાપાનની એક વ્યક્તિ કે જે ગુસ્સો વ્યક્ત કરી રહી છે તે નોંધપાત્ર રીતે ઓછી અસરકારક પ્રદર્શન હિલચાલ દર્શાવે છે અફેક્ટ શબ્દનો અર્થ લાગણી થાય છે અને તેથી કલાકારો ખાસ કરીને કાર્ટૂનિસ્ટ અને ઈલ્યુસ્ટ્રેટર્સ ચોક્કસ રેખાઓ દોરી શકે છે અને બ્રશ અથવા પેંસિલના થોડા સ્ટ્રોકની મદદથી માનવ લાગણીઓને ખૂબ યોગ્ય રીતે કાગળ પર દોરી શકે છે કાઈનેસીક્સનો ચોથો પ્રકાર રેગ્યુલેટર તરીકે ઓળખાય છે હવે રેગ્યુલેટર એ અશાબ્દિક અધિનિયમો છે જે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે અરસપરસ બોલતી અને સાંભળતી વખતે આગળ પાછળ થવાની પ્રકૃતિને જાળવી રાખે છે અને તેનું નિયંત્રણ કરે છે રોવે અને લેવિને સૂચવ્યું છે કે નિયમનકારો એ કાઈનેસીક્સ વર્તણૂકો છે જે તેના ભાષણમાં અને સાંભળવામાં આકાર અથવા પ્રભાવ ફેરવે છે તેથી આ શરીરની હિલચાલ છે જે વાર્તાલાપના પ્રવાહને નિયંત્રિત સંતુલિત અને ટકાવી રાખે છે અને પ્રતિસાદનું મૂલ્યાંકન કરવા માટે વારંવાર તેના પર આધાર રાખે છે ઉદાહરણ તરીકે સાંભળનારાઓ દ્વારા આપણો સંદેશ કેટલો સમજાય છે તેથી આપણે આપણા પ્રતિસાદ આપવા માટે માથું હલાવી શકીએ છીએ આપણને સમજાયું છે કે નહીં તે સૂચવવા માટે આપણે આપણી નજરને જુદી જુદી દિશામાં ફેરવી શકીએ છીએ અને આ નિયમનકારો અસરકારક રીતે બોલતા અને સાંભળવાના પ્રવાહને અંકુશમાં રાખે છે જ્યારે ચિત્રકારો અને અસરકારક પ્રદર્શનનો અભ્યાસ વક્તાઓની વર્તણૂક પર કેન્દ્રિત હોય છે નિયમનકારોના અભ્યાસ શ્રોતાના ચહેરાના હાવભાવ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે શ્રોતાઓના વ્યક્તિત્વના કાઇનેસિક પાસાંઓ જોઈને આપણે વક્તામાં પ્રતિસાદનું સ્તર સમજવાના સ્તરને અને પ્રતિભાવનું સ્તર વગેરે જાણી શકીએ છીએ જ્યારે ચિત્રકારો અને અસરકારક પ્રદર્શનને જોઈને આપણે વક્તામાં તે જ વસ્તુઓ જાણી શકીએ છીએ આપણે સાંસ્કૃતિક તફાવતો પર ધ્યાન આપીએ છીએ જે કાઈનેસીક્સના વિવિધ પાસાંના આપણા અર્થઘટનને સંચાલિત કરે છે આપણે જાણી શકીએ છીએ કે નિયમનકારોના ઉપયોગમાં પણ સાંસ્કૃતિક અનુકૂલનની અસર હોય છે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અથવા આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં આંતર સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં રેગ્યુંલેટરીના સંકેતોનું ખોટું અર્થઘટન ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે સંશોધનકારોના મતાનુસાર વ્યાવસાયિક પરિસ્થિતિ આપણને સંબંધ અને નેતૃત્વની ભૂમિકાઓ સમજવામાં મદદ કરે છે ઓ કોનેરએ O'Conner નોંધ્યું કે વારંવાર હાવભાવ નો ઉપયોગ કરતા લોકો એ એની સાથે સંબધિત છે જેમને અન્ય લોકો નાના જૂથોના અગ્રણીઓ હોવાનું માનવામાં આવે છે અને જે અગ્રણી હોય છે તેઓ વધુ ખભા અને હાથના હાવભાવનો ઉપયોગ કરે છે તેમણે આગળ ટિપ્પણી કરતા કહ્યું છે કે જૂથ ની પરિસ્થિતિમાં લોકો જુદી જુદી મુદ્રાને તેની અનુકૂળ કરી શકે છે જે સલાહકારો ઘણીવાર ગ્રાહકોને તેમના ગ્રાહકોની સમાન મુદ્રાઓ અપનાવીને સ્વ જાહેર કરવામાં મદદ કરે છે અને વાતચીત સ્થાપિત કરી શકે છે કાઈનેસીક્સનો પછીનો પ્રકાર એડેપ્ટર્સ છે એડેપ્ટરસ થોડીક જાગૃતિ સાથે મુદ્રામાં અને અન્ય હાવભાવના ફેરફારનો સમાવેશ કરે છે આ શરીર સમાયોજનો કા તો વિશિષ્ટ કાર્ય કરે છે અથવા તેઓ કોઈ વ્યક્તિને ચોક્કસ સ્થિતિમાં વધુ સહાયકારી બનાવવાનું વલણ ધરાવે છે તેઓ ખૂબ ઓછી જાગૃતિ સાથે થાય છે મોટાભાગે તેઓ કોઈપણ સભાનતા વિના થાય છે અને તેથી તે બીજાની સાચી લાગણીઓને સમજવા માટેનો પ્રસંગ માનવામાં આવે છે એડોપ્ટર મુખ્યત્વે શરીર પર કેન્દ્રિત હાવભાવનો સમાવેશ કરે છે જ્યારે બેઠેલા હોય ત્યારે શરીર અને પગની સ્થિતિ સ્થળાંતરિત કરવી ઘસવું સ્પર્શ કરવો ખંજવાળવું પોતાને ચૂંટવું ખંજવાળવું ટેબલ પર પેન્સિલ ઠપકારવી એડેપ્ટરના ઉદાહરણ તરીકે ગણી શકાય એડેપ્ટર્સએ અશાબ્દિક ક્રિયાઓ છે જેનો વાતચીત કરવાનો હેતુ હોતો નથી જ્યારે આપણે આવા કાર્યો જોઈએ છીએ ત્યારે આપણે જે વ્યક્તિ તેને પ્રદર્શિત કરે છે તેના વિશે ચોક્કસ નિર્ણયો આપી શકીએ છીએ અને તેથી એડેપ્ટરનુ અર્થઘટન વધારે પડતું હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત એટલે કે વધુ સરળ હોય શકે છે ઘણી બધી ગતિવિધિઓ અથવા એડેપ્ટર જે વ્યક્તિગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કાર્ય કરે છે તે ખોટી રીતે અર્થઘટિત થઈ શકે છે બેઠેલી સ્થિતિમાં સ્થળાંતર જેવા હલનચલન એ કોઈ ચોક્કસ શારીરિક પરિસ્થિતિને સમજવાનો સરળ માર્ગ હોઈ શકે છે ઉદાહરણ તરીકે હું અસ્વસ્થ હોઈ શકું છું અને હું મારી સ્થિતિ બદલી રહ્યો છું પરંતુ બીજી વ્યક્તિ તેને અભિમાન અથવા ચોક્કસ ભાવનાઓના પ્રતિબિંબ તરીકે સમજશે એડેપ્ટર બાળપણમાં શારીરિક મનોવૈજ્ઞાનિક માધ્યમો તરીકે વિકસિત હોવાનું માનવામાં આવે છે આમાંની કેટલીક પ્રતિક્રિયાઓ ચિંતામાં વધારો થવાથી વધે છે ઉદાહરણ તરીકે પેન્સિલથી ટેબલ પર ઠપકારવું બીજા લોકો અન્ય વર્તણૂકોનું આંશિક અસ્તિત્વ માને છે જે આપણી ઉત્ક્રાંતિનો ભૂતકાળનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે ઉદાહરણ તરીકે પૌલ એકમેનએ સૂચવ્યું કે હાથ અને પગની અશાંત હિલચાલ એ આપણું પલાયન થવાની પ્રતિક્રિયાઓ માટેની પ્રતિક્રિયા છે એડેપ્ટરની આ સૂચિ આપણને માત્રા સમજવામાં સહાય કરે છે કે જેની મદદથી મનુષ્ય અજાણતા તેમના વિચારો અને લાગણીઓ અન્ય લોકોને બતાવવા માટે તેનો ઉપયોગ કરી શકે છે તેથી આજે આપણે વિવિધ પ્રકારના કાઈનેસીક્સ વર્તણૂકો વિશે ચર્ચા કરી છે આપણી આગળની ચર્ચાઓમાં આપણે આ ચર્ચાઓ ચાલુ રાખીશું આપનો આભાર